બધાને નમસ્તે એન્જીનિયરિંગ ડ્રોઈંગ અને કોમ્પ્યુટર ગ્રાફિક્સ Engineering Drawing Computer Graphics પરના આપણાં NPTEL ઓનલાઈન સર્ટિફિકેટ કોર્સમાં આપનું સ્વાગત છે આપણે ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન્સ પરનાં મોડ્યુલ નંબર 3 લેક્ચર નંબર 26 જોઈએ છીએ તેથી હવે આપણી પાસે આ ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન્સ માટેનો ઘણો અનુભવ છે અહીં આપણી પાસે ત્રિ પરિમાણીય ઓબ્જેક્ટ છે અને તેને આપણે જુદા જુદા દેખાવો માટે ડ્રોઈંગ શીટ પર બનાવવા માંગીએ છીએ તે માટે ચાલો સૌથી પહેલાં આપણે ઓબ્જેક્ટ જોઈએ ઓબ્જેક્ટમાં વિશેષ બાબતો છે જેમાં બ્લોક છે અને સ્લોટ છે જ્યાં સ્લોટીંગ ઓપરેશન દ્વારા મટિરિયલ દૂર કરવામાં આવેલ છે અને ત્યાં ફરીથી ત્રાસું પ્લેન જેવું કાપવામાં આવે છે તેથી આ ભાગ લંબ નથી તે ત્રાસું છે ત્યાં મટિરિયલને દૂર કરવામાં આવેલ છે એ જ રીતે આ બ્લોક બધી બાજુએ આગળ વધે છે આ તે રીતે ત્યાં આવે છે અને તે દિશામાં જાય છે અને તે રીતે ત્યાં આવે છે અને ત્યાં ત્રિકોણાકાર જેવું છે જે ત્રાસી દીવાલની જેમ બધી બાજુએ આગળ વધે છે તેથી તે આ ચાપને સ્પર્શે છે તેથી ત્યાં નળાકાર જેવું છે આ નળાકાર ભાગ છે અને ત્યાં ત્રાસો ઢાળ છે જે તેને સ્પર્શક તરીકે અડે છે તેથી અહીં કોઈ મટિરિયલ નથી તે ખાલી છે અને ફરીથી ત્યાં અંદર એક હોલ છે તેથી ડ્રિલિંગ ઓપરેશન દ્વારા આ ભાગમાં મટિરિયલ દૂર કરવામાં આવ્યું છે અને આ ચાપ છે જેને તે ત્રાસો ભાગ સ્પર્શક તરીકે મળે છે આ તે ઓબ્જેક્ટ છે જેને આપણે બનાવવાં માંગીએ છીએ અહીં કેટલાક પરિમાણો છે જેમ કે આ સ્લોટ અહીં 40 એકમનું છે અને આ લંબાઈ અહીંથી ત્યાં સુધી 80 mm છે અને આ કંઈક 50 mm છે અને તેથી વિવિધ પરિમાણો આપવામાં આવ્યાં છે જ્યારે આપણે તે જોઈએ છીએ આ કેન્દ્ર 35 mm ઉપર છે અને આ ચાપ જ્યારે આપણે તે જોઈએ છીએ ત્યારે તે ચાપ R 35 છે કારણ કે આ ઉંચાઈ 35 છે અને આપણી પાસે ત્યાંથી 35 mm આ છે અને વર્તુળનો વ્યાસ 50 દર્શાવેલ છે અને ત્યાં પહોળાઈ 30 mm છે અને આ પણ 70 mm છે ત્યાં અન્ય પરિમાણો પણ છે જેમ કે આ 70 છે અને તે 20 છે આ ઓબ્જેક્ટ આપણી પાસે ચિત્રાત્મક રીતે છે તેને ડ્રોઈંગ શીટ પર દોરવા માંગીએ છીએ ઉદાહરણ તરીકે અહીં સામેનો દેખાવ તીરની દિશામાંથી આપવામાં આવ્યો છે તીરની દિશા હંમેશા ડ્રૉઈંગ શીટમાં જોવાની દિશા રજૂ કરે છે તેથી જો આપણે સામેનો દેખાવ બનાવવાં માંગતા હોય તો ઉદાહરણ તરીકે આ તે છે જે હું સામેનો દેખાવ બનાવવા માંગુ છું તેથી 1st ક્વાડ્રંટનો ઉપયોગ કરીને આપણે તેને પ્રોજેક્ટ કરવા માગીશું એનો અર્થ એ કે આ આખું તે ઓપેક પ્લેન પર પ્રોજેકટ થાશે અને આ ઉપરનો દેખાવ સંપૂર્ણ રીતે નીચેનાં ઓપેક પ્લેન પર પ્રોજેકટ થાશે અને બાજુનો દેખાવ સંપૂર્ણપણે ઓપેક પ્રોફાઇલ પ્લેન પર પ્રોજેકટ થાશે અને આપણે એવી રીતે ફ્લિપ કરવું પડશે કે ઉપરનો દેખાવ સામેનાં દેખાવની નીચે આવે તો આવી રીતે આપણે બનાવીશું ચાલો આપણે ફક્ત સૌ પ્રથમ સામેનો દેખાવ ક્યો હોઈ શકે તે જોઈએ કારણ કે દિશા આ છે તેથી આ સમગ્ર લંબચોરસ બ્લોક જો આપણે ધારીએ કે આમાં આપણે સામેનો દેખાવ બનાવવાં માંગીએ છીએ તે પછી આપણે તેને ગ્રાફ શીટ પર કરીશું ત્યાં લંબચોરસ જેવું છે જે બધી રીતે ત્યાં આવે છે અને અહીં ક્યાંક ત્રાસો સ્લોટ છે તેથી ત્યાં આવું પ્રોજેક્શન હોઈ શકે છે અને ક્યાંક આ 70 mm થી શરૂ થાય છે તેથી 70 mm પર આ લાઈન તે દિશામાં જાય છે અને અહીંથી તે 70 mm છે તેથી ત્યાં કંઈક છે જે અહીં સુધી આવે છે તેથી અહીં સુધી જવાનું છે ત્યાં એક વર્તુળ છે અને તેની ઉપર ત્યાં કર્વ જેવી ચાપ છે અને આ લાઈન એકબીજા સાથે સમાંતર હશે આપણે કંઈક આ રીતે બનાવીશું અને ત્યાં જેવું છે જે આપણે ઉભી લાઈનમાં પણ જોઈશું તેથી જ્યારે આપણે જોઈએ છીએ આ ત્યાં આવે છે અને આપણને ત્યાં ત્રાસી લાઈનો દેખાય છે આ રીતે તે પહેલો મિત્ર આવો લાગે છે ત્યાં હંમેશા છુપાયેલ લાઈનો અને ડેશ લાઈનો હોય છે જે આપણે દોરીએ છીએ તેથી તે કરવા માટે સૌ પ્રથમ ચાલો આપણે એક પછી એક જોઈએ સૌ પ્રથમ તે ત્રાસા દેખાવને લંબ સપાટી મેળવો ત્રાસો દેખાવ આ દિશામાં છે તેથી આપણે જે જોઈએ છીએ તેને તે દિશામાં આપણે પ્રોજેક્ટ કરવું પડશે તેથી તમારો ઓબ્જેક્ટ તે દિશામાં હોવો જોઈએ તેથી પ્રથમ આપણે તેને સંરેખિત કરવું પડશે પછી દેખાવની સમાંતર સપાટીઓ તે દેખાવમાં દેખાશે નહીં એનો અર્થ એ કે આ એક સપાટી છે અને આ બીજી સપાટી છે આપણે આને જોવાની સ્થિતિમાં નહીં હોઈએ જ્યારે આપણે તે જોઈએ છીએ એનો અર્થ એ કે જો આ તે સપાટી છે કે જેને આપણે જોવા માંગીએ છીએ આપણે આ સપાટી અથવા કદાચ તે સપાટીને જોઈ શકતા નથી ત્રીજું એ ડ્રૉઈંગ સરળતાથી ઓળખી શકાય તે માટે હોરીઝોંટલ અને વર્ટીકલ સંદર્ભ પ્લેન દોરો તે માટે જો તે બોક્સ પ્રકારનું હોય તો 1st ક્વાડ્રંટમાં આપણે ઓળખવું જોઈએ કે મારું સામેનું પ્લેન અહીં છે અહીં બોક્સ પદ્ધતિમાં આપણે તેને ત્યાં તેના પર પ્રોજેક્ટ કરીશું જો તે 1st ક્વાડ્રંટ પદ્ધતિ છે પ્રકાશ વડે જો આપણે તેને ઓપેક પ્લેન પર પ્રોજેક્ટ કરી રહ્યા હોય તો આ તે ઓપેક પ્લેન છે જેના પર આ સમગ્ર ઓબ્જેક્ટને પ્રોજેકટ કરવામાં આવશે તો આ આપણું સામેનું પ્લેન હશે એ જ રીતે 1st ક્વાડ્રંટ માટે જ્યારે તેનાં પર પ્રકાશ પડતો હોય ત્યારે આ મારું હોરીઝોંટલ પ્લેન હશે તેથી બનાવવાં માટે આ ઉપરનો દેખાવ અથવા ઉપરનું પ્લેન બને છે એ જ રીતે પ્રોફાઇલ પ્લેન માટે આ પ્રોજેકટ કરેલું છે તેથી આ બાજુનો દેખાવ બને છે પછી આપણે તેને ખોલીએ છીએ તે સામેનો દેખાવ બાજુનો દેખાવ અને ઉપરનો દેખાવ આવું કંઈક બને છે અને પછીની આવશ્યક વાત સંદર્ભ પ્લેનથી દોરવાનું શરૂ કરો આપણે ક્યારેય ચિત્ર દોરવું જોઈએ નહીં પછી આપણે કમ્પ્યુટર ગ્રાફિક્સ શીખીશું ત્યાં જ્યારે આપણે સંદર્ભ પ્લેન બનાવ્યા પછી દોરીશું ત્યારે આપણે આ મુદ્દાને જોઈશું આપણે કોઈપણ ચિત્ર દોરી શકીશું સંદર્ભ પ્લેનની સમાંતર કોઈપણ સપાટી આપણે તેને સીધું બનાવી શકીએ નહીં પહેલા આપણે ત્યાં સંદર્ભ પ્લેન બનાવવું પડે છે ત્યાં માહિતી પસાર કરો ફરીથી એક વધુ પ્લેન બનાવો જેના પર આપણે ફક્ત કોઈ ચિત્ર દોરી શકીએ આપણે તે પછીથી જોશું આ ડ્રૉઈંગ માટેના તે અવલોકનોથી ચાલો આપણે સપાટીઓને ઓળખીએ સામેનું પ્લેન આપણે આ દિશામાં તેને લંબ નક્કી કર્યું છે કે આપણે સપાટીઓ ઓળખવાની છે ખાસ કરીને તે સંદર્ભ પ્લેન કદાચ મારું સંદર્ભ પ્લેન નક્કી કરવું હું તે પ્લેનમાં આને ઓળખવા માંગુ છું હું આ ભાગને જોવાની સ્થિતિમાં હોઈશ હું આ ભાગને જોવાની સ્થિતિમાં હોઈશ હું તે ભાગને જોવાની સ્થિતિમાં હોઈશ હું તે ભાગને જોવાની સ્થિતિમાં હોઈશ અન્ય કેટલાક ભાગો જેને હું જોઈ શકતો નથી ઉદાહરણ તરીકે આ સપાટી હું તે પ્લેનમાં જોઈ શકતો નથી એ જ રીતે તે પ્લેન પર હું આ સપાટીને જોઈ શકતો નથી તેમ છતાં હું આ સપાટીને ઘેરાયેલી આ લાઈનોને જોઈ શકું છું હું આ સપાટીને જોઈ શકતો નથી તે જ રીતે જ્યારે હું સામેથી નજર કરું છું ત્યારે હું આ સપાટીને ઓળખી શકતો નથી ઉદાહરણ તરીકે ચાલો આ સંદર્ભ પ્લેન જેવા કે સામેનો દેખાવ બાજુનો દેખાવ અને ઉપરનો દેખાવ જોઈએ એકવાર આપણે આને સામેનો દેખાવ માટેની દિશા નક્કી કરીએ આપણે તેને અનુરૂપ પીળો રંગ લીધો છે આ સામેનો દેખાવ માટેની દિશા છે સામેના દેખાવમાં જે દેખાય છે તે આ રંગ દ્વારા દર્શાવ્યું છે તે આ આ આ અને તે છે ચાલો હવે ઉપરથી જોઈએ ઉપરનો દેખાવ મેજેન્ટા છે આ ઉપરનો દેખાવ માટેની દિશા છે તે ઉપરનો દેખાવ માટેની દિશામાં જે દેખાય છે તે આ રંગ દ્વારા બતાવવામાં આવ્યું છે તેથી જ્યારે આપણે ઉપરથી જોઈએ છીએ ત્યારે જે દેખાય છે તે તે ભાગ છે ફરીથી આપણે આ ભાગને જોઈશું બાકીના ભાગો આપણે જોઈ શકતા નથી ઉદાહરણ તરીકે આપણે આને જોઈ શકતા નથી એ જ રીતે તે જોઈ શકતા નથી ચાલો બાજુનો દેખાવ લઈએ બાજુનો દેખાવ આ બ્લુ કલરનો છે આ બાજુનો દેખાવ માટેની દિશા છે જ્યારે આપણે આ ભાગનું અવલોકન કરીશું ત્યારે આપણે તે સમજવાની સ્થિતિમાં હોઈશું આપણે આ સપાટી જોઈ શકતા નથી આપણે આ સપાટી જોઈ શકતા નથી અને આપણે આંતરિક ભાગ પણ જોઈ શકતા નથી પરંતુ આપણે તેની સાથે આ ભાગ પણ જોઈ શકીએ છીએ આપણે આ જોવાની સ્થિતીમાં હોઈશું આ ભાગ પણ આપણને દેખાશે ત્યાં કેટલીક સપાટીઓ છે જે બંને સંદર્ભ દિશાએથી દેખાય છે ઉદાહરણ તરીકે જો આપણે આ રંગ પસંદ કરીએ આ લીલાજેવો ચાલો આપણે લીલો રંગ પસંદ કરીએ જ્યારે આપણે આ દિશામાંથી જોઈએ ત્યારે આ દેખાય છે અને ઉપરથી પણ આ ભાગ દેખાય છે બાજુથી આ ભાગ દેખાય છે ઉપરથી પણ આ ભાગ દેખાય છે આ પ્રકારની સપાટીઓ જે આપણે ઉપરનાં દેખાવમાં અને બાજુનો દેખાવ બંનેમાં દેખાય છે ત્યાં કેટલીક સપાટીઓ છે જે બંને સામેના દેખાવ અને ઉપરના દેખાવમાં દેખાય છે ચાલો આપણે તેને લઈએ જે આના જેવું કંઈક છે જે સામેથી અને ઉપરથી દેખાય છે સામેનો દેખાવ આ દિશામાંથી છે તેથી આ દેખાય છે ઉપરનો દેખાવ આ દિશામાંથી છે તેથી આ ભાગ પણ દેખાય છે આમાંનું કેટલુંક કોઈપણ દિશામાંથી દેખાતું નથી ચાલો તે જોઈએ ચાલો કાળા રંગનો ઉપયોગ કરીએ ઉદાહરણ તરીકે આ આંતરિક સફેદ રંગ આપણે તેને કોઈ પણ દિશામાંથી જોઈ શકતા નથી આ આની પાછળ છે તેથી હું આ ભાગને જોઈ શકતો નથી તે જ રીતે હું આ ભાગને આમાંના કોઈપણ દેખાવમાં જોઈ શકતો નથી ચાલો હવે આ સંપૂર્ણ ઓબ્જેક્ટને પ્રથમ કોણીય 1st ક્વાડ્રંટ પ્રોજેક્શનનો ઉપયોગ કરીને બનાવીએ ચાલો આપણે આપણા ઉદાહરણને યાદ કરીએ પ્રથમ ઉદાહરણમાં જો આપણી પાસે ઓબ્જેક્ટ 1st ક્વાડ્રંટમાં હોય તો એકવાર આપણે નક્કી કરી લીધું કે આ ઓપેક પ્લેન પરનો મારો સામેનો દેખાવ છે આપણી પાસે તે સામેનો દેખાવ છે કદાચ જો હું તેને આ દિશામાંથી જોઉં છું ઓપેક પ્લેન પર પ્રોજેક્શન આ હશે તેથી આ ફ્લિપ થશે તેથી આપણી પાસે જમણી બાજુનો દેખાવ હશે જો આપણી પાસે ડાબી બાજુની દિશાથી જમણી બાજુની દિશા તરફનો દેખાવ હોય તો ઓપેક પ્લેન તે હશે તેથી આપણો દેખાવ તે તરફ હશે બીજી બાજુ આપણી પાસે આ હશે ઉપરથી જો આપણે તેને 1st ક્વાડ્રંટમાં ઓપેક પ્લેન તરફ જોઈએ તો આપણી પાસે પ્રોજેક્શન હશે તેથી તે નીચે આવે છે તો તેનો ઉપયોગ કરીને ફક્ત યાદ કરીને આપણે ઓબ્જેક્ટનું નિર્માણ કરીશું તેથી ઓબ્જેક્ટ અહીં બતાવવામાં આવેલ છે અને દિશા આ છે આપણે જે સ્ટેપ અનુસરવાનાં છે તે 1 2 3 4 છે પ્રથમ આપણે સામેનો દેખાવ બનાવવો પડશે આ તે છે જે આપણે બનાવવું પડશે ચાલો આપણે આપણી ડ્રોઈંગ શીટ પર શરૂ કરીએ સાથે સાથે આ ત્રિ પરિમાણીય ઓબ્જેક્ટને જોતા જઈએ તેથી ડ્રોઈંગ શીટનો ઉપયોગ કરીને આપણાં સ્કેલનો ઉપયોગ કરો સૌ પ્રથમ 200 લંબાઈ દોરો 200 લંબાઈ અહીં આપણે જોઈ શકીએ કે આ 80 એકમ છે આ 40 એકમ છે અને આ 80 એકમ છે તેથી 80 વત્તા 40 વત્તા 80 બરાબર 200 એકમ છે આપણે એક લાઈન દોરવી પડશે તેથી ઉપરનાં દેખાવમાં 200 mm લો તેથી ક્યાંક અહીંથી શરૂ કરો તેથી આપણે આગળ જઈએ અને આ અંતિમ બિંદુને માર્ક કરો જે 200 mm છે પછી ઉપર આપણે 50 mm આગળ જઈએ તો ચાલો આપણે આપણા પ્રોટ્રેક્ટરનો ઉપયોગ કરી 50 mm માર્ક કરીએ સૌ પ્રથમ આપણે સામેનો દેખાવમાં 50 mm ઓબ્જેક્ટ બનાવીશું અહીં 1 2 3 4 અને 5 આ ભાગ સુધી પછી આપણે દેખાવમાંથી લંબચોરસ બનાવવું પડશે તેથી આપણે આગળ વધીએ આપણા રોલર સ્કેલનો ઉપયોગ કરી અહીં લાઈન દોરો પછી આ ભાગને જોડો આ 50 mm છે જે આપણી પાસે છે અને આપણે અહીંથી અર્ધવર્તુળ એક નળાકાર ભાગ 70 એકમોનો બનાવવાં માંગીએ છીએ તેથી અહીંથી 70 એકમ માટે આપણે 35 mm ઉભી લાઈન દોરવી પડશે આપણી પાસે આ વર્તુળ છે તેથી અહીંથી 35 mm દર્શાવો જે ખાસ કરીને તે કેન્દ્રમાંથી પસાર થાય છે તેથી 75 mm 70 mm તેથી આપણે 35 mm દર્શાવવું પડશે તેથી અહીં 10 20 30 35 mm આપણે લંબ લાઈન દોરવી પડશે જ્યાં વર્તુળ તેમાંથી પસાર થઈ શકે આપણું વર્તુળનું કેન્દ્ર 35 mm એ છે તેથી અહીં 35 mm દર્શાવો તેથી આપણું વર્તુળ ત્યાં હોઈ શકે અને વર્તુળની ત્રિજ્યા 35 mm છે તેથી ચાલો અહીં 35 mm લઈ દોરો તેથી આ કાગળની બહાર છે તેથી ચાલો આપણે તે નીચે કરીએ તેથી અહીં જો આપણે તે બાકીનો ભાગ બનાવીએ આપણે ફક્ત તેને દૂર કરી શકીએ એકવાર તે થઈ જાય પછી વધુ વર્તુળ બનાવવાં માટે આપણે તે દિશામાં આગળ વધવું પડશે અને તેનો વ્યાસ 50 mm છે તેથી આનો વ્યાસ 50 mm છે જે આપણે પહેલાથી જ જાણીએ છીએ કે જે આપણે આમાંથી મેળવીશું તેથી ત્યાંથી કેન્દ્ર 25 mm એ સ્થિત છે તેથી 25 mm એ તે રીતે વર્તુળ દોરો તે પછી આપણી પાસે ઓબ્જેક્ટમાં 40 mm છે આપણે 80 mm નાં અંતરે સ્લોટ બનાવવો પડશે તેથી 80 mm દર્શાવો એક બાજુથી સ્કેલ પર 80 mm લો આ બાજુથી 40 mm એ આપણે સ્લોટ દર્શાવવો પડશે તેથી ચાલો આપણે 40 mm લઈએ 10 20 30 અને 40 આ તે સ્થાન છે જે આગળ આવે છે તેથી તે રીતે તેને જોડો 70 mm પર આપણે દર્શાવવું પડશે ઉદાહરણ તરીકે ચાલો આ ચિત્ર જુઓ ત્યાં અહીંથી ચોક્કસ અંતર 70 mm એ એક બિંદુ છે આપણે પહેલાથી જ આ ભાગને જાણીએ છીએ આપણી પાસે તે 70 mm જેટલો ત્રાસો કટ છે તેથી પ્રથમ તે બિંદુ શોધો પછી આપણે આ બિંદુથી તે બિંદુ સુધી સ્પર્શક દોરવો પડશે તેથી તે બિંદુથી યાદ કરો કે કેવી રીતે સ્પર્શક બનાવીશું તેથી અહીંથી સૌ પ્રથમ તે બિંદુને દર્શાવો જ્યાં આ 70 mm છે આ બિંદુ છે કારણ કે જો આપણે આ લાઈન દોરી શકીએ તો મધ્યબિંદુમાંથી પસાર થાય અને જે બિંદુમાંથી તે પસાર થઈ રહ્યું છે પહેલા આ બિંદુ પર કાટખૂણે લંબદ્વિભાજક બનાવો છે ત્યાં આ બિંદુઓ જોડાય છે તેથી આ લંબદ્વિભાજક છે અને આ વર્તુળને સ્પર્શક દોરો તેથી તે આ બિંદુ હશે તો આ રીતે આપણે સ્પર્શક બનાવીએ છીએ અને આ સામેનો દેખાવ છે હવે તરત જ જો આપણે આ લાઈનોને પ્રોજેક્ટ કરીએ તો આ દિશામાં એ જ રીતે આ દિશામાં જો આપણે પ્રોજેક્ટ કરીએ તો અન્ય દેખાવો બનાવવામાં આવશે તેથી કૃપા કરીને આ પ્રોબ્લેમનાં અન્ય દેખાવો બનાવી અભ્યાસ કરો અને નીચેનો દેખાવ પણ દોરો તેથી હવે આનું નામ સામેનો દેખાવ છે બરાબર તમારો આભાર